5 sin 926 sin

4 p

4 1

54 cos 0 4 j1 54 sin

54 cos 0

486 p

061 p

99 0

02 69 02 - 69 42 MWPhase